પરના આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે આપણે આજે જનરલાઇઝ કરન્ટ્સ દ્વારા એન્ટેનાના એનાલિસિસની નવી કલ્પનાની ચર્ચા કરીશું તેથી ખરેખર હું તમને બધાને હ્યુજેન્સ સિદ્ધાંત વિશે સાંભળ્યું હશે જે યાદ કરું છું ખરેખર ઓપ્ટિક્સમાં હ્યુજેન્સે આ સિદ્ધાંત આપ્યો હતો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ માટે પણ સાચું છે હું ફક્ત સિદ્ધાંતને કહું છું કે હ્યુજેન્સ સિદ્ધાંત એ પ્રાથમિક તરંગના મોરચે દરેક મુદ્દો છે ગૌણ ગોળાકાર તરંગનો નવો સ્રોત માનવામાં આવે છે અને તે ગૌણ તરંગો આગળનો ભાગ ગૌણ તરંગોના કવર તરીકે બનાવી શકાય છે તેથી તે શું કહે છે કે જ્યારે કોઈ તરંગ પ્રસરે છે તેથી તે પ્રસરેલા તરંગના દરેક બિંદુ કે તરંગોમાં ગૌણ તરંગ આગળનો ગૌણ સ્રોત હોય છે અને તમે તે ધ્યાનમાં લઈ શકો છો કે તે ફેલાય છે તેથી અસરકારક રીતે બધા ગૌણ સ્ત્રોતોમાં તેમના કિરણોત્સર્ગ એ મુખ્ય વેવફોર્મ જેવું જ છે જે હ્યુજેન્સ સિદ્ધાંત હતું તેમાં થી ખરેખર ખૂબ પ્રખ્યાત ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી મેન શેહેલકુનોફ છે તેમણે એક સિદ્ધાંત ઘડ્યો જેને 1930 માં સમાનતા સિદ્ધાંત કહેવામાં આવે છે તેમણે આ યોગદાન આપ્યું હતું મૂળભૂત રીતે ત્યાં એક પ્રમેય છે જેને વિશિષ્ટ પ્રમેય કહેવાય છે જેના દ્વારા તેમને આ સમકક્ષ સિદ્ધાંત મળયો તેથી તેમણે જે કહ્યું તે એક ક્ષતિગ્રસ્ત ક્ષેત્રનું ક્ષેત્ર છે તે ક્ષેત્રની અંદરના સ્રોતો દ્વારા વિશિષ્ટ રીતે ઉલ્લેખિત છે વત્તા સીમા ઉપરના ઇલેક્ટ્રિક ક્ષેત્રના સ્પર્શેન્દ્રિય ઘટકો અથવા સીમા ઉપરના ચુંબકીય ક્ષેત્રોના સ્પર્શેન્દ્રિય ભાગ અથવા અગાઉના ભાગ ઉપર બાઉન્ડ્રી અને બાકીની બાઉન્ડ્રી ઉપરના બીજા ભાગની ઉપરની બાજુ તેથી તે ફક્ત તમારા જાણ માટે મેં કહ્યું છે અમે આ વિશે ચર્ચા કરીશું તેથી એવું નથી કે તમારે વિચારવું પડશે અહીં તેણે ટર્મ લોસી માધ્યમ બનાવ્યું છે તેથી લોસી માધ્યમ એ કંઈ નહીં પરંતુ લોસલેસ માધ્યમનો વિશેષ કેસ છે જ્યાં નુકસાન શૂન્યની બરાબર છે ખરેખર આપણું અવકાશ ખરેખર તે નુકસાનકારક છે પરંતુ અમે તેને ધ્યાનમાં લઈએ છીએ કે નુકસાન ખૂબ જ નાનું છે તેથી તે આપણા સામાન્ય લોસલેસ માધ્યમ તરીકે પણ ગણી શકાય તેથી સમકક્ષ સિદ્ધાંતથી આપણે કહી શકીએ છીએ સ્ત્રોત મુક્ત ક્ષેત્ર માટે તમે જુઓ શેહેલકુનોફ કહ્યું કે તમારે સ્રોતોનું જ્ જ્ઞાન તેમજ સપાટી પરના સ્પર્શેન્દ્રિય ક્ષેત્રોની જરૂર છે હવે જો મારે કેટલાક ક્ષેત્રમાં સ્રોત નથી તેથી સ્રોત મુક્ત ક્ષેત્ર માટે આપણે કહી શકીએ કે જો સ્પર્શેન્દ્રિય ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્રો સંપૂર્ણપણે નજીકની સપાટી પર જાણીતા છે સ્રોત મુક્ત ક્ષેત્રના ક્ષેત્રો નિર્ધારિત કરી શકાય છે અને ખરેખર વિશિષ્ટ પ્રમેય દ્વારા ત્યાં ખાતરી આપી શકાય છે કે આપણે જે નિર્ધારિત કર્યું છે તે સાચો ઉપાય છે તેથી આ સમકક્ષ સિદ્ધાંતની વ્યવહારિક એપ્લિકેશન શું છે એક કાલ્પનિક નજીક સપાટીઓ બહારનું ક્ષેત્ર કાલ્પનિક નજીકની સપાટીને યોગ્ય ઇલેક્ટ્રિક અને ચુંબકીય પ્રવાહો ઘનતા કે જે સીમાની સ્થિતિને સંતોષે છે તેના પર મૂકીને પ્રાપ્ત થાય છે હવે અહીં એક બાબત છે કે આ વ્યાખ્યાનમાં હું પહેલી વાર વિચારું છું હું મેગ્નેટિક કરંટ ડેન્સિટીસ વિશે કહી રહ્યો છું ખરેખર આ ફરીથી કાલ્પનિક વસ્તુ છું ખરેખર માનવજાત ઇલેક્ટ્રિક ચાર્જને અલગ કરી શકે છે જેથી અમે સકારાત્મક અને નકારાત્મક શુલ્ક અલગ કરી શકીએ અમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ માટે તે કરી શકતા નથી તેથી ચુંબકીય ધ્રુવો તેઓને અલગ કરી શકાતા નથી તેથી જ આપણે ઉત્તર ધ્રુવોના ચુંબકીય ધ્રુવોનો પ્રવાહ અથવા દક્ષિણ ધ્રુવોનો પ્રવાહ વગેરે મેળવી શકતા નથી પરંતુ ક્ષેત્રમાં આપણે સમકક્ષ કહી શકીએ કે જો ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટીસ હોય તો જે શુલ્કનો પ્રવાહ છે તેથી સમાનરૂપે મેગ્નેટિક કરંટ ડેન્સિટીસ પણ હશે અને વિશ્લેષિક રૂપે તે ધારણા કેવી રીતે કરવી તે આપણે આ પછી જોશું તેથી કારણ કે જો આપણે આ વસ્તુને મેક્સવેલ ના સમીકરણમાં બનાવીએ તો પછી આખું મેક્સવેલનું સમીકરણ સપ્રમાણ બને છે જે આપણે જોશું કે મેક્સવેલનું સમીકરણ એક વસ્તુથી પીડાય છે ધારો કે જો તમે માત્ર મેક્સવેલના સમીકરણ પર નજર નાખો તો મારી પાસે ડેલ ડોટ બી છે ઇલેક્ટ્રિક કફ્લક્સ ડેન્સિટીસનું વિભિન્નતા ρ છે પરંતુ ડેલ ડોટ બી જે 0 છે તેથી તમે જુઓ છો કે ત્યાં એક વસ્તુ છે પરંતુ જો અમારી પાસે જુદા જુદા ચુંબકીય ચાર્જ હોય તો હું તેને ρm તરીકે મૂકી શકું છું એ જ રીતે ડેલ ક્રોસ ઇ શું છે અને ડેલ ક્રોસ એચ શું છે તમે જોઈ શકો છો કે ડેલ ક્રોસ એચમાં મારી પાસે જે છે અને કંઈક બીજું છે પરંતુ અહીં તમે જુઓ છો કે ડેલ ક્રોસ ઇમાં મારી પાસે જેનો આ સમકક્ષ નથી તેથી હવે જો હું આ Je ને બોલાવીશ અને જો હું Jm ને બોલાવીશ પછી આ બંને પણ સપ્રમાણ બને છે તેથી તે જ આ વિચાર છે અને અંતે આપણે જોશું કે વાસ્તવિક અભિવ્યક્તિ શું છે તેથી આ આખી વસ્તુ ખૂબ સપ્રમાણ બને છે અને તેથી જ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ માં આપણે હંમેશાં એમ માની લઈએ છીએ કે ચુંબકીય પ્રવાહ પણ છે અને આના પરિચયને સંતુષ્ટ કરે છે કે મેક્સવેલ ના સમીકરણ ઉકેલોમાં ફેરફાર થતો નથી તેથી આ સમકક્ષ સિદ્ધાંતની આ વાસ્તવિક ચર્ચા કરવા પહેલાં નજીકની સપાટી શું છે આ સમકક્ષ સિદ્ધાંતની નજીકની સપાટીનો અર્થ એ છે કે એક સપાટી કે જે સ્રોતોને બંધ કરે છે અને તેઓ રચના અને એન્ટેનાના આચાર અને ભાગ સાથે એકરૂપ થવા માટે લેવામાં આવે છે કારણ કે પછી આપણી ખરેખર વસ્તુ એ છે કે આપણું એકીકરણ ડોમેનખૂબ ઘટી જાય છે જો આપણે સપાટીમાં વાહકતાની બાઉન્ડ્રી શામેલ કરી શકિયે કારણ કે આપણે જાણીએ છીએ કે કન્ડક્ટિંગ ઝોન માં વિવિધ ક્ષેત્રોની વસ્તુઓ રદ થઈ જાય છે હવે ચાલો ખરેખર વાસ્તવિક સમસ્યા પર આવીએ ચાલો આપણે કહીએ કે મારી પાસે આ કાલ્પનિક સપાટી જેવી સપાટી છે ખરેખર આપણે ત્યાં કહીએ કે ત્યાં સ્રોત છે તેથી સ્રોતોનું લક્ષણ કેવી રીતે કરવું એક સ્રોત જેવું જ અમે કહ્યું છે કે વાસ્તવિક જીવનમાં તમે જુઓ છો કે મેક્સવેલના સમીકરણમાં આ સ્રોત છે Je અને ρ પરંતુ આપણે કહીએ છીએ કે કેમ ત્યાં Jm પણ હોઈ શકે છે જે ખરેખર આપણે Jm ને કોલ નથી કરતા આપણે M કહીએ છીએ ખરેખર આ Jm નું નામ M હું કહી શકું છું તેથી આ કન્ડક્ટિંગ કરંટ છે જે J કહેવાય છે હવે પહેલાથી જ આ J અને ρ એ સાતત્ય સમીકરણ દ્વારા સંબંધિત છે તેથી ખરેખર મારે આ ધ્યાનમાં લેવાની જરૂર નથી તેવી જ રીતે મારે આ ધ્યાનમાં લેવાની જરૂર નથી તેથી વાસ્તવિક સ્રોતો જે હું કહી શકું છું તે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ માટે છે J અને M તેથી સ્રોતોનો અર્થ હું કહી શકું છું કે ત્યાં ઇલેક્ટ્રિક સ્રોત ઇલેક્ટ્રિક પ્રકારનો સ્ત્રોત ચોક્કસ છે કારણ કે ખરેખર અને આને ચુંબકીય પ્રકારનો સ્રોત કહેવામાં આવે છે સામાન્ય રીતે ચુંબકીય માટે આ યોગ્ય સંકેત નથી સામાન્ય રીતે 2 એરોસ ચુંબકીય સ્રોતો પર મૂકવામાં આવે છે તેને J થી અલગ કરી શકાય અને મધ્યમ ઘટક વસ્તુ ε1 μ1 થવા દો તેથી આ સ્રોતોએ દરેક જગ્યાએ ક્ષેત્રો ઉત્પન્ન કર્યા છે ચાલો આપણે E1 અને H1 કહીએ કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર તેઓ સ્ત્રોત કરશે તેનો અર્થ છે કે આ બધા સમયના સ્રોત બદલાય છે તેથી તેઓ E1 અને H1 ઉત્પન્ન કરી રહ્યા છે તેથી અહીં પણ તેઓ E1 અને H1 ઉત્પન્ન કરશે કારણ કે આ ખરેખર આ સપાટી એક મનસ્વી સપાટી છે તેથી દરેક જગ્યાએ E1 H1 હશે અને અહીં હું પણ લખું છું કે આ E1 ε1 છે હું વાહકતા વિશે નથી કહી રહ્યો કે જે લોસની વાત જેની આપણે ચર્ચા કરી છે કે વધુ કે ઓછું તે આપણે કહી શકીએ છીએ કે લોસલેસ માધ્યમ પ્રકારની વસ્તુ હવે આને પારખવા માટે આ ઝોન તમે જોશો કે આ એક નજીકની સપાટી છે કેમ કારણ કે આ સ્રોતોને સંપૂર્ણ રીતે બંધ કરી રહ્યું છે તેથી આ મેં અનુમાનિત કર્યું છે તેથી આ અને હું નામ આપું છું આ વોલ્યુમ V1 ને બંધ કરતી સપાટીઓ નજીકની સપાટીઓ છે તેથી દરેક જગ્યાએ એક સરખી વસ્તુ છે અને આ બહારનું વોલ્યુમ સપાટીની બહાર મને V2 કહેવા દો તેથી આ મારી અસલી સમસ્યા છે હવે મારી વાસ્તવિક ઈચ્છા E1 H1 ને શોધવાની છે તમે એન્ટેનાની સમસ્યા વિશે વિચારો છો હું જાણવાની ઇચ્છા નથી કરતો કે આ ક્ષેત્ર કયા સ્રોતનું ઉત્પાદન કરે છે વગેરે હું હમણાં જ એક રેડિયન્ટ ઝોન પર જાણવાનું ઇચ્છું છું કે E1 H1 શું છે તેથી હવે આ વસ્તુ હોઈ શકે છે તેથી આ J1 M1 તે ક્ષેત્રોને ફેલાવતા હોય છે તેથી અહીં સપાટીની અંદર પણ તે ક્ષેત્રનું નિર્માણ કરે છે બહાર તે ક્ષેત્રનું ઉત્પાદન પણ કરે છે હવે આ વાસ્તવિક સમસ્યા હું સમકક્ષ સમસ્યાની સહાયથી બદલીશ સમાન સપાટી S તરીકે સમકક્ષ સિદ્ધાંત ભરીશ મારી પાસે વોલ્યુમ V1 છે અને મારી પાસે આ ε1 μ1 છે બહાર પણ મારી પાસે ε1 μ1 છે જે કંઈપણ બદલ્યું નથી હવે આ હું બહાર V1 ને કોલ કરું છું હું V2 ને કોલ કરું છું હવે હું શું કહેવા દઉ છું કે આ મારી સપાટી છે તે બાહ્ય સામાન્ય છે તેથી આ તે દિશા છે હવે હું કહું છું કે આ મારી સમકક્ષ સમસ્યા છે જે મેં લખી છે ત્યાં બ્લેક છે આ મારી સમકક્ષ સમસ્યા છે અહીં હું કહું છું કે અંદર હું કોઈ સ્રોત ધ્યાનમાં લેતો નથી તેથી આ V1 જે અગાઉ સ્રોતો ધરાવતો હતો હવે હું કોઈ સ્રોત ધ્યાનમાં લેતો નથી પરંતુ હું અહીં સીમાની સ્થિતિને સંતોષ કરું છું તેથી મેં આ કાલ્પનિક સપાટીને કરંટ ડેન્સિટીસ પર મૂકી આ ખરેખર સમકક્ષ પ્રવાહો છે જે એક Js ને બીજી Ms Js શું છે તે ચુંબકીય ક્ષેત્રમાં બંધ થવાનું સ્પર્શિય ઘટક છે અને Ms વિદ્યુત ક્ષેત્રમાં બંધ થવાના સ્પર્શી ઘટકની નકારાત્મક છે ત્યાં જે છે તે મારે ખરેખર બતાવવું પડશે અગાઉના કિસ્સામાં આ બહારનું ક્ષેત્ર E1 H1 હતું હજી બહારનું ક્ષેત્ર E1 H1 છે અને દેખીતી રીતે મેં આને દૂર કર્યું છે તેથી આ ક્ષેત્રો આ સ્રોત જે અગાઉ જે 1 હતા એમ 1 વાસ્તવિક સ્રોતો મેં તેમને કેટલાક સપાટી સ્રોતો સાથે રજૂ કર્યા છે Js Ms તેથી તેઓ પહેલાના ક્ષેત્ર કરતા અલગ ક્ષેત્રની અંદર ફરતા રહેશે જેથી હું E અને H લખી રહ્યો છું E1 H1 થી અલગ પરંતુ આને એવું માનવામાં આવે છે કે તેઓ એક જ વસ્તુને બહારથી ફેરવશે બહાર મને ખલેલ પહોંચાડતી નથી અને અંદરનું ક્ષેત્ર ખલેલ પહોંચાડે છે પણ આ બહાર કેમ ખલેલ નથી થતું કારણ કે મેં સ્રોત લીધાં છે જેથી તે અહીં બંધ કરવામાં આવે છે તે મૂકીને બનાવવામાં આવેલો તૂટી જાય છે તેથી સપાટી પરની સીમાની સ્થિતિ આ પસંદગી દ્વારા બદલ્યા વગર ની છે અને તેથી જ બહારના ક્ષેત્રો મળતા નથી તેથી Js અને Ms સપાટી S ની અંદરના ક્ષેત્રમાં ફેલાય છે જે વાસ્તવિક કરતા અલગ છે પરંતુ વોલ્યુમ V2 માં તેઓ યોગ્ય ક્ષેત્રો E1 H1 ઉત્પન્ન કરે છે હવે આ અનુસરણ સમાનતા સિદ્ધાંતો છે કે હું આ કરી શકું છું અને પછી જો મને ફક્ત આ વિશે રુચિ છે તો હું આ કરી શકું છું તેથી કૃપા કરીને સમજો કે આ સમાન સમસ્યા છે અને તમે જોયું કે જો આપણે Ms ન લઈએ તો આપણે મેળવી શકતા નથી કારણ કે જો તમે EM સિદ્ધાંતના દિવસોમાં આપણે શીખ્યા છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રની બાઉન્ડ્રી સ્થિતિ જોશો ચુંબકીય ક્ષેત્રના સ્પર્શેન્દ્રિય ઘટકમાં વિસંગતતા હોઈ શકે છે ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં પણ વિસંગતતા હોઈ શકે છે જેમ કે હોર્ન એન્ટેના માં થાય છે તેમ ધારો કે હોર્ન એન્ટેનામાં ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિરામ નથી પરંતુ ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં વિસંગતતા છે હવે જ્યારે આપણે ફ્યુરિયર ટ્રાન્સફોર્મ અને આ બધા લઈ રહ્યા હતા પરંતુ અપેર્ચર ત્યાં કેટલાક ઓપન એન્ડેડ વેવગાઇડ અથવા હોર્ન એન્ટેના વિશે વિચારે છે કે ત્યાં અપેર્ચર છે તેથી ત્યાં ચોક્કસ ક્ષેત્ર અચાનક જતું રહ્યું હતું ઇલેક્ટ્રિક ક્ષેત્ર બદલાઇ રહ્યું છે તેથી તે અસંગતતા આપણે લેવી પડશે અને તેથી જ આ ચુંબકીય પ્રવાહનો પરિચય છે તેથી ચુંબકીય પ્રવાહ તે કાલ્પનિક છે અમે એમ કહી રહ્યા નથી કે ત્યાં એક પ્રવાહ છે પરંતુ વિસંગતતા જેને આપણે કહી રહ્યા છીએ ઇલેક્ટ્રિક ક્ષેત્રનો સ્પર્શશીલ ઘટક વિસંગતતા કે જેને આપણે કહીએ છીએ તે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય પ્રવાહ અને સ્પર્શિય ઘટક વિસંગતતા કહીએ છીએ તેથી મને લાગે છે કે હું મૂંઝવણમાં આવ્યો છું કે ચુંબકીય ક્ષેત્રના સ્પર્શેન્દ્રિય ઘટકમાં ચુંબકીય ક્ષેત્રની વિસંગતતા ઇલેક્ટ્રિક પ્રવાહ છે અને ઇલેક્ટ્રિક ક્ષેત્રના સ્પર્શેન્દ્રિય ઘટકમાં વિસંગતતા ચુંબકીય પ્રવાહ છે તેથી બંને હાજર હોવા જોઈએ કારણ કે કેટલાક કિસ્સાઓમાં આ હાજર હોઈ શકે છે કેટલાક કિસ્સાઓમાં આ હાજર હોઈ શકે છે અથવા સામાન્ય કિસ્સામાં બંને હાજર હોઈ શકે છે તેથી સ્રોત આ બે પ્રકારનાં હોવા જોઈએ કારણ કે તમે જુઓ છો કે આપણે સામાન્ય રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક કેસોમાં વિચારણા કરીએ છીએ કે જો તમારી પાસે ચુંબકીય ક્ષેત્રના સ્પર્શેન્દ્રિય ઘટકમાં કોઈ વિક્ષેપ હોય તો ત્યાં એક સપાટી કરંટ હોવો જોઈએ જે સ્પર્શેન્દ્રિય ઇલેક્ટ્રિક કરંટ પણ છે પરંતુ તે બીજી દિશામાં ઓર્થોગોનલ છે જેથી તે અહીં છે તેથી સમાન વસ્તુ અહીં હોવી જોઈએ અને તે સાચી વસ્તુ અહીં છે કૃપા કરીને યાદ રાખો કે અહીં એક નિશાની પરિવર્તન આવી રહ્યું છે આ બધું મેક્સવેલ ના સમીકરણ વસ્તુ માટે છે હવે આ અનુકૂળ સિદ્ધાંત અનુસરવામાં આવે છે તેથી હવે જો હું વાસ્તવિક સમસ્યાના આધારે મૂકું તો સપાટી પર આટલું ધ્યાનમાં લેવાની જરૂર નથી તો પછી હું શોધી શકું છું કારણ કે જો હું પહેલાથી જ શોધી શકું છું કે વાયર એન્ટેના માટે જોયું છે કે જો હું આ કરંટ ને જાણું છું વાયર પર પ્રવાહ તે સપાટી પર વર્તમાન સિવાય કંઈ નથી તેથી ત્યાંથી આપણે જોયું છે કે અમે સંભવિત સ્થાને જઈશું અને પછી આપણે ક્ષેત્ર શોધીશું તેવી જ રીતે અમે બતાવીશું કે Ms માટે પણ આ કરંટ છે જે તમે શોધી શકો અમે મેક્સવેલના સમીકરણથી સાબિત કરીશું કે આ તમે કરી શકો છો તેથી જો ત્યાં બે હાજર હોય તો તે Js ને કારણે કેટલાક ક્ષેત્રમાં હશે આ ઉપરાંત કેટલાક સુપરપોઝિશન ધરાવે છે જો ફક્ત આ એક ક્લાસીકલ વાયર એન્ટેના છે જ્યાં Ms 0 નથી બીજી બાબત એ છે કે સામાન્ય બાબતમાં ક્લાસિકલ અપેર્ચર એન્ટેનાના કિસ્સામાં Js 0 છે હવે આ સમસ્યાઓના કેટલાક ઇજનેરી શોર્ટકટ્સ છે જે તમે જુઓ છો કે E અને H એ કોઈપણ ક્ષેત્ર હોઈ શકે છે તેથી સામાન્યતા ગુમાવ્યા વિના આપણે કહી શકીએ કે E H પણ શૂન્ય હોઈ શકે તેથી જો હું E H શૂન્ય લવ છુ પછી ખરેખર એક વૈજ્ઞાનિકનો કાયદો સૂચિત છે તેથી જ તેને સમકક્ષ નો કાયદો કહેવામાં આવે છે તો ચાલો હું E અને H આ ક્ષેત્રો જો આપણે શૂન્ય લઈએ તો આ મારું V1 છે તેથી હું કહું છું કે ફીલ્ડ્સ હવે શૂન્ય છે આ સમાન છે ε1 μ1 વગેરે તેથી આ મારો S છે અને તેથી આ મારો n બાહ્ય છે આ મારો V2 છે V2 માં ફીલ્ડ્સ E1 H1 સમાન છે અને મારી પાસે Js બરાબર n ક્રોસ H1 ની છે અને મારી પાસે Ms ગુણ્યાં માઇનસ એન ક્રોસ E1 માં છે તેથી તમે સપાટીની કરંટ ડેન્સિટીસ Js અને Ms ને અનબાઉન્ડ માધ્યમ ε1 μ1 માં ફેલાયેલા જોશો તેથી E અને H માટેનાં અમારા સૂત્રો કે જે આપણે વાયર એન્ટેના માટે લીધેલા છે તે અહીં વાપરી શકાય છે પરંતુ આને એસ ઉપરના સ્પર્શકીય ઘટકમાં E1 અને H1 બંનેનું જ્ જ્ઞાન જરૂરી છે તેથી તમે જુઓ છો કે વાયર એન્ટેનામાં અમને ફક્ત Js નું જ્ જ્ઞાન હતું પરંતુ અહીં અમને આ બંને જ્ જ્ઞાન ની જરૂર છે તેનો અર્થ ઇ ફીલ્ડ અને એચ ફીલ્ડ બંને છે હવે આને સરળ બનાવવા માટે તમે જુઓ કે જો આપણે હવે લખીએ તો આને સમકક્ષ નો કાયદો કહે છે હવે સરળ બનાવવા માટે તમે તે સમસ્યા જુઓ છો કે શા માટે હું બે વસ્તુઓ સાથે સોદો કરીશ ચાલો હું તે જ સપાટીઓ મૂકું પરંતુ હવે આ એકદમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક કંડક્ટર પી મને લાગે છે કે તમે પી ની અંદર જાણો છો કે ક્ષેત્રો શૂન્ય છે તેથી પહેલેથી જ અહીં ક્ષેત્રો શૂન્ય હતા પરંતુ મેં અહીં એક પીઈસી મૂક્યું છે તમારી પાસે આ મારી V2 છે અને આ મારી E1 H1 છે તેથી પીઇસી મેં શૂન્ય કહ્યું તેથી હવે મારે આ સપાટી ઉપર મૂકવું પડશે અને Ms માઈનસ n ક્રોસ E1 ની બરાબર છે અને Js n ક્રોસ H1 ની બરાબર છે તેથી આ વચ્ચે શું તફાવત છે અમે બતાવીશું કે આપણે કંઈક બતાવીશું પરંતુ હવે તમે તે મુદ્દાને જોશો કે અમે તે જ સૂત્રોનો ઉપયોગ કરી શકતા નથી જેવું અમે અનબાઉન્ડ માધ્યમના મામલામાં હતા તેનો અર્થ એ કે અહીં સુધી જો Js પર હાજર હોય તો હું વિકસિત સૂત્રોનો ઉપયોગ કરી શકું છું પરંતુ આ કેસ અને આ કેસ અલગ છે કારણ કે આ કેસ ફક્ત Js હતો અને Ms હાજર છે તેઓ અનબાઉન્ડ માધ્યમમાં ફેલાય છે આ બંધાયેલ નથી પરંતુ હવે આ ફેલાઇ રહ્યું છે અને ત્યાં એક PEC છે તેથી આ સમાન સમસ્યા નથી તેથી પીઈસીની હાજરીમાં તેઓ કેવી રીતે ફરે છે તે આ છે તેથી તે એક અલગ સમસ્યા છે પરંતુ હવે હું કહીશ કે આ કિસ્સામાં આ Js મૂલ્ય 0 થાય છે શા માટે એનો અર્થ એ છે કે તે કહે છે કે કોઈ પણ ક્ષેત્ર પી ની સપાટી પર પ્રભાવિત ઇલેક્ટ્રિક પ્રવાહથી વિકિરણ બનતું નથી કેવી રીતે તેથી આને સમજવા માટે તમે શું કરો છો તે સમજો મારી પાસે આ પીઈસી છે મારે આ રંગનો ઉપયોગ કરવો જોઈએ તમારી પાસે પીઈસી છે માની લો કે મારી પાસે અહીં કોઈ પોર્ટ છે ચાલો હું તેને 'એ' કહી શકું અને દૂરના સ્થળે મારી પાસે બીજો પોર્ટ 'બી' છે આ PEC કંડક્ટર પર પોર્ટ અથવા ટર્મિનલ્સના સેટ 'a' અને કંડક્ટરથી થોડે દૂર અવકાશમાં 'બી' માં બીજો સેટ કલ્પના કરો હવે જો મારી પાસે અહીં 'બી' પર કરંટ તત્વ છે તો તે અહીં જે ઉત્પાદન કરશે તે શુષ્ક ઇલેક્ટ્રિક ક્ષેત્ર બનાવે છે કારણ કે તે પીઈસી છે તે શૂન્ય હશે તેથી હું કહી શકું છું કે અહીં કરંટ તત્વ હોય તો પણ આ વોલ્ટેજ શૂન્ય છે કારણ કે અહીં કોઈ ક્ષેત્રો નથી હવે હું પારસ્પરિકતાને વિનંતી કરું છું તેથી જો મારી પાસે અહીં કરંટ તત્વ છે તો અહીંનું ક્ષેત્ર શું હશે જે 0 છે તેથી વીબીએ પણ શૂન્ય છે હવે ટર્મિનલ 'બી' મનસ્વી છે તે ક્યાંય પણ લઈ શકાય છે તેથી હું કહી શકું છું કે પીઈસી પર કરંટ તત્વ અથવા કોઈપણ કન્ડક્શન કરંટ ક્યારેય કોઈપણ ક્ષેત્રનું ઉત્પાદન કરતું નથી તેથી તેથી જ હું મૂકી શકું છું કે Js એ 0 છે હવે તેથી તેનો અર્થ એ કે અમારી પાસે અહીં ફક્ત Ms હાજર છે તેથી Ms પરંતુ સમસ્યા એ છે કે તેમાં પીઈસી આવી રહી છે તેથી હવે આપણે ઇમેજ થિયરી ઇનવોક કરી શકીએ છીએ તેથી હું કહી શકું છું કે જો આ સપાટી અનંત પ્લેન છે તો સપાટી એક અનંત પ્લેન છે અને એની સામે મારી પાસે એક નામ S છે તેથી ઇમેજ થિયરી મને આપશે કે મારી પાસે પીઈસી નથી આપણે Ms લખવી જોઈએ તેથી મારી પાસે Ms છે મારી પાસે કંઈ નથી મારી પાસે આ જેવી મૂળ Ms છે તેથી આ છબી છે તેથી આ સમાનરૂપે મારી પાસે 2Ms હશે અનબાઉન્ડ જગ્યામાં ફેલાયેલ તેથી હું સૂત્રોનો તેથી ઉપયોગ કરી શકું છું આનો અર્થ એ થાય છે કે આ ખરેખર કરવામાં આવ્યું છે કે તમે જુઓ છો કે એક ઓપન એન્ડેડ વેવગાઇડ જો તમને લાગે છે કે વેવગાઇડ એન્ટેના હંમેશા આપણે ઓપન એન્ડેડ વેવગાઇડની સાથે ગ્રાઉન્ડ પ્લેન બનાવે છે જો આપણે ધારીએ કે તે ઓપન ગ્રાઉન્ડ પ્લેન અનંત છે તમે પ્રેકટીસ માં હોવા છતાં કેવી રીતે ધારો છો અમારી પાસે કંઈક છે જો તમે સામાન્ય રીતે કોઈ વાહક માટે 5 લેમ્બડા પ્રકારની વસ્તુ લો છો કે જે બધી દિશાઓમાં ગ્રાઉન્ડ પ્લેનને જોડે છે તો તમે કહી શકો કે તે અનંત ગ્રાઉન્ડ પ્લેન છે તેથી આખરે તમે કરંટ શોધી કાઢો તેથી આ એક ચુંબકીય પ્રવાહ છે તે ચુંબકીય પ્રવાહ કેવી રીતે આવે છે તે છે માઇનસ n ક્રોસ E1 તેથી હવે તેમાંથી બે વાર ફેલાઇ રહ્યું છે જેથી તમે સરળતાથી આ સૂત્ર શોધી શકો જેથી તમે ક્ષેત્ર શોધી શકો ખરેખર અમે બતાવીશું જો સમય હશે તો કે આની અંદરની અપેર્ચર ફ્યુરિયર ફીલ્ડ વસ્તુ પણ તમને સમાન પરિણામ આપે છે એ જ રીતે આપણે પીઇસીને બદલે એક સંપૂર્ણ ચુંબકીય વાહક પણ મૂકી શકીએ છીએ તેથી જો આપણે એમ કરીએ કે આ આપણી સપાટી એસ છે તો અંદરની V1 છે તો ફીલ્ડ શૂન્ય છે અને આ આખી વસ્તુ આ તે સપાટી એસ પાછળ પીએમસી છે અને બહારના V2 ને મૂળ ફીલ્ડ્સ મળે છે E1 H1 છે તેથી સમાનતા માટે શું મૂકવું પડશે આપણે અહીં Js મૂકવો પડશે અને પછી તમે અહીં Ms મુકો હવે આ Js છે તે સિવાય n ક્રોસ H1 સિવાય કંઇ નહીં અને આ Ms માઇનસ n ક્રોસ E1 હશે તેથી પીઈસી ની જેમ જ જો મારી પાસે પીએમસી ની સામે Ms હશે તો તે શૂન્ય હશે તે જ રીતે તમે અહીં બીજા મુદ્દાને ધ્યાનમાં લઈ શકો છો અને પછી તમે એકબીજા સાથે આહ્વાન કરો છો આ સાબિત થઈ શકે છે જેથી મારી પાસે Ms નથી તેથી મારી પાસે ફક્ત Js છે તેથી હવે આ Js પીએમસીની હાજરીમાં ફરે છે તેથી તેનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે તેથી પીઈસીની જેમ આપણે ફરીથી શું કરી શકીએ છીએ અમે ઇમેજ થિયરી નો ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો ધ્યાનમાં લઈએ કે આ સપાટી એસ અનંત પ્લેન છે તેથી આપણે લઈ શકીએ કે મૂળભૂત સમસ્યા આની જેમ છે મારી પાસે અનંત પીએમસી કેસ છે આ એસ છે અને તેની સામે મારી પાસે Js છે સ્પર્શકીય Js છે તેથી ઇમેજ થિયરી નો ઉપયોગ કરીને હું લખી શકું છું કે આ બરાબર છે મૂળભૂત રીતે આ Js અને તેની છબી બીજી Js હશે તેથી મૂળભૂત રીતે હું કહી શકું છું કે મારી પાસે 2Js સિવાય કંઈ નથી અને માધ્યમ અનંત છે તેથી 2Js અનંત જગ્યામાં ફેલાયેલ છે તેથી આ અભિવ્યક્તિ આપણે પહેલાથી જ જાણીએ છીએ કે જો મારી પાસે કરંટ ડેન્સિટી ઇલેક્ટ્રિક છે અનંત સજાતીય માધ્યમમાં કરંટ ડેન્સિટી કેવી રીતે ફેલાય છે તેથી આપણે અહીંથી ક્ષેત્ર સરળતાથી શોધી શકીએ તેથી આ લો ના સમકક્ષ સિદ્ધાંતનું છે તમે આ બંને કિસ્સાઓ મેળવી શકો છો જ્યાં તે સરળ બને છે ફક્ત પીએમસી કેસમાં આ Js અથવા પીઈસીના કિસ્સામાં Ms હશે હવે જો આ એસ માત્ર અનંત પ્લેન જ નથી પરંતુ તે વાંકો ઘાટ લેમ્બડા કરતા ખૂબ નાનું છે તો પછી આપણે આ જ કરી શકીએ છીએ અમે અનંત પ્લેન આશરે ધરાવે છે લો ની સમકક્ષ છે કે કેમ તેમાંથી આપણે તેનો ઉપયોગ કરીશું અથવા કોઈપણ અન્ય સમકક્ષ અથવા પીએમસી પીઈસી વગેરેનો ઉપયોગ કરીશું તેના આધારે અમે આગળ વધીશું અને તે કરીશું તેથી તેના આધારે હવે અમે તે અંગે ચર્ચા કરીશું તે વસ્તુ ખૂબ જ સરળ બનાવવામાં આવશે પરંતુ એક વસ્તુ આપણે આગળ વધવી પડશે કારણ કે આ આજે આપણે ચુંબકીય પ્રવાહની વિભાવના રજૂ કરીએ છીએ તેથી આપણે જાણતા નથી કે ચુંબકીય પ્રવાહ અનંત માધ્યમમાં હાજર છે કે કેવી રીતે ક્ષેત્રો ફેલાય છે તેથી આપણે મેક્સવેલ ના સમીકરણ પર જવું પડશે અને પહેલા આપણે તે શોધી કાઢીશું કે જો કોઈ ચુંબકીય સપાટી પ્રવાહ સપાટી પર હાજર હોય તો ક્ષેત્રો ઇલેક્ટ્રિક ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અભિવ્યક્તિ શું છે પછી આપણે ફાર ફિલ્ડ એપ્રોક્ઝીમેસન બનાવીશું જે વાસ્તવિક કિસ્સાઓમાં હોય છે